ચાલો જોઈએ કે વાસ્તવિક એન્ટેના વિદ્યાર્થી સ્ટેન્ડિંગ વેવ ખાસ કરીને જો તે અંતમાં ખુલ્લું સર્કિટ હોય તેથી એન્ટેના પ્રકારના વાયરના અંતે ફીલ્ડ કરંટ તરફ જઈ રહ્યું છે તે 0 હશે અને લંબાઈ ગમે તે હોય તેના આધારે મારી પાસે અમુક પ્રકારનું સાઈનુસોઇડલ વિતરણ હશે જેનો અર્થ છે કે વિદ્યાર્થી હા હું એન્ટેના ને યોગ્ય રીતે બાંધવા માટે માનસિક પ્રયોગ કરવા જેવો કાલ્પનિક છું પરંતુ એકવાર તમે વાંકા કરો તે પછી તે બિલકુલ ટ્રાન્સમિશન લાઇન નહીં રહે તે વાસ્તવિકતાથી બનશે નહીં તેથી તે કરંટ વિતરણ હવે સાઈનુસોઇડલ વિતરણ રહેશે નહીં તેથી વાસ્તવમાં હું વાસ્તવિક એન્ટેના માં કરંટ વિતરણને જાણતો નથી જો મને વાસ્તવિક કરંટ વિતરણ ખબર ન હોય તો હું હવે આ અભિવ્યક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી જો મને J ખબર ન હોય તો હું A કન્વોલ્યુશન આપણને J ને સીમાની શરતો આપવામાં આવે તે શું હોવું જોઈએ તેની ગણતરી કરવામાં મદદ કરે છે મને J મળે છે પછી હું તેને આમાં A મેળવો H મેળવો E મેળવો તેથી તે તે છે જ્યાં CEM બચાવમાં આવે છે તેથી CEM આપણે J ની ગણતરી કરીએ છીએ વિદ્યાર્થી તેથી તે મળી શકે છે હા અવિભાજ્ય સમીકરણ પદ્ધતિઓમાં અમારા ખૂબ જ પ્રારંભિક ઉદાહરણની જેમ જ્યાં આપણે ચાર્જ વિતરણને યોગ્ય રીતે શોધવા માગીએ છીએ તેથી J પછી A પછી H અને E ની ગણતરી કરો તે સામાન્ય ફિલસૂફી છે જેને આપણે યોગ્ય રીતે અનુસરીએ છીએ હવે ત્યાં બે અલગ અલગ કિસ્સાઓ છે જેના વિશે આપણે વાત કરીશું એક ટ્રાન્સમિશન માં શું થશે જો આ મારું એન્ટેના છે જે થઈ રહ્યું છે તે આ એન્ટેના પર કેટલાક Einc તેના પર પડી રહ્યું છે તે Einc શું કરશે વિદ્યાર્થી તે પેદા કરશે તે આ ધાતુના બંધારણમાં એક કરંટ ઇનડયુસડ્ માં છે તેથી બંને કિસ્સાઓમાં જે સામાન્ય છે તે એ છે કે ઇનડયુસડ્ કરંટ છે બરાબર એક કિસ્સામાં જનરેટર વાયર ની સપાટી પર કરંટ ઇનડયુસડ્ કરે છે અને પછી તે કરંટ પ્રસારિત થાય છે અને પ્રાપ્ત કેસમાં ઘટના ક્ષેત્ર સપાટી પર એક કરંટ ને ઉત્તેજિત કરે છે અને જે કરંટ ઉત્તેજિત થયો છે તે આપણે અમુક અર્થમાં ડીકોડ વિચારો વિદ્યાર્થી તે અર્થઘટનની બાબત છે તમે તેને સપાટી પર ઇનડયુસડ્ કરંટ તરીકે પણ વિચારી શકો છો વિદ્યાર્થી તે કરંટ મારો મતલબ છે કે જ્યારે વાયર અને અવરોધમાંથી કરંટ વહેતો હોય વોલ્ટ હોય ત્યારે તમે કહી શકો કે વોલ્ટેજ પહેલા આવ્યો અને પછી કરંટ કે કરંટ પહેલા આવ્યો અને પછી વોલ્ટેજ તેનો કોઈ ફરક પડ્તો નથી બરાબર તેથી એક અને સમાન વસ્તુ જોકે જો તમે શુદ્ધ ભૌતિકશાસ્ત્રીને પૂછો તો કેટલાક છે ઇનડયુસડ્ કરંટ ના અર્થઘટન સાથે જશે કારણ કે આપણે ક્ષેત્રને કરંટ અધિકાર સાથે સંબંધિત કરવાની રીત જાણીએ છીએ જો હું J જાણું છું તો હું Eની યોગ્ય ગણતરી કરી શકું છું તેથી તે ફિલસૂફી છે જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ પરંતુ જો તમે મને વોલ્ટેજ આપો તો મને અચાનક ખબર નથી કે મેક્સવેલ છે હા તે તેથી આપણે અહીં ઇનડયુસડ્ કરંટ ફિલસૂફીને અનુસરીએ છીએ તેથી જ્યારે આપણે ચાલુ રાખીશું ત્યારે આપણે વધુ વિગતમાં જઈશું પરંતુ મૂળ મુદ્દો એ છે કે આપણે ઇનડયુસડ્ કરંટ ઉપરાંત ઇનડયુસડ્ કરંટ વિશે વાત કરવી જોઈએ કે શું અહીં જથ્થા જેવું બીજું કોઈ ક્ષેત્ર છે હા એન્ટેના પ્રાપ્ત કરવાના કિસ્સામાં એક ઘટના ક્ષેત્ર છે બરાબર ત્યાં એક ક્ષેત્ર છે જે કરંટ ને ઇનડયુસડ્ કરવા માટે આવી રહ્યું છે જે કરંટ પોતે પણ રેડિયેટ થવાનું છે તેવી જ રીતે જનરેટીંગ કેસમાં જનરેટર દ્વારા ઇનડયુસડ્ વોલ્ટેજ અથવા ઇનડયુસડ્ કરંટ અને વાયર પર કંઈક હશે તેથી ત્યાં બે બાબતો છે જેની મારે ચિંતા કરવાની જરૂર છે